તો ચાલો આ ઇન્સટ્રકશન નો સેટ જોઈએ તેથી અહીં આપણી પાસે 5 ઇન્સટ્રકશન છે અને આ છે જે કમ્પાઇલર એ બનાવી હશે અથવા જો કોઈ પ્રોગ્રામર કોડ લખી રહ્યો હોય તો આ ચોક્કસ રીતે કોડ લખ્યો હશે તેથી તમે જે અહીં જુઓ છો તે 5 ઇન્સટ્રકશન છે જે તે લોડ મૂવ એડ સ્ટોર અને સબટ્રેક્ટ ઇન્સટ્રકશન છે અને તે બધી રજિસ્ટર ના જુદા જુદા સેટ પર કામ કરે છે રજિસ્ટર r0 r2 r1 અને r4 છે જે ખરેખર દરેક ઇન્સટ્રકશન માટેના ટાર્ગેટ રજિસ્ટર છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ તે રજિસ્ટર છે જ્યાં તે ઇન્સટ્રક્શન નું પરિણામ સંગ્રહિત થાય છે આ ઇન્સટ્રકશન સેટને યોગ્ય રીતે ચલાવવા માટે અથવા જેની અપેક્ષા છે તે છે કે આ ઇન્સટ્રકશન માંથી દરેક આ ક્રમમાં ચોક્કસપણે અમલ કરે તેથી પ્રથમ લોડ ઇન્સટ્રકશન ચલાવો પછી મુવ એડ સ્ટોર અને સબટ્રેક્ટ જો કે ઘણી વાર જેની નોંધ લેવામાં આવી છે તે એ છે કે જો આ ઇન્સટ્રકશન ફરીથી ગોઠવવામાં આવે તો તે પર્ફોમન્સના દ્રષ્ટિકોણથી ફાયદાકારક રહેશે ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે લોડ ઇન્સટ્રકશન કોઈ ચોક્કસ સરનામાંને એક્સેસ કરશે આ કિસ્સામાં મુખ્ય મેમરી અથવા કેશ મેમરી માંથી સરનામાં 1 આ લોડ ઇન્સટ્રકશન પ્રોસેસર ની અંદર સંગ્રહિત રજિસ્ટર પર જ ચાલતી અન્ય ઇન્સટ્રકશન જેમ કે મુવ અને એડ કરતા વધુ સમય લેશે તેથી જ્યાં સુધી લોડ ઇન્સટ્રકશન અને આ પછીની ઇન્સટ્રકશન માંની આર્ગુમેંટ સ્વતંત્ર હોય તો પ્રોસેસર માટે આ ઇન્સટ્રકશન ને જે પ્રોગ્રામમાં સ્પષ્ટ કરેલ છે તેનાથી અલગ ક્રમમાં ચલાવવાનું શક્ય બનશે બીજા શબ્દોમાં કહીએ તો પ્રોસેસર હજી પણ આ ઇન્સટ્રકશન ને આઉટ ઓફ ઑર્ડર રીતે ચલાવવા છતાં યોગ્ય પરિણામ મેળવવામાં સક્ષમ હશે બીજી ફિગરમાં આપણે જે બતાવીએ છીએ તે પ્રોસેસર ની અંદર શું થાય છે તે છે તેથી તમે જોશો કે ઇન્સટ્રકશન આઉટ ઓફ ઑર્ડર ચલાવવામાં આવે છે હકીકતમાં બાદબાકીની ઇન્સટ્રકશન પહેલા ચલાવવામાં આવે છે પછી સ્ટોર ઇન્સટ્રકશન છે તેથી આપણે અહીં જે નોંધ્યું છે તે છે કે આ બધી ઇન્સટ્રકશન એક બીજાથી સ્વતંત્ર હોવાથી આ ઇન્સટ્રકશન ના ક્રમથી ફરક પડતો નથી પ્રોસેસર માં જે થાય છે તે અમલના અંતમાં પરિણામ ખરેખર ક્રમમાં જ આવે છે તમે પરિણામોનાં આ સેટ ને અથવા આ ઇન્સટ્રકશન નાં પરિણામોને જોશો અને તમે જે જોશો તે એ છે કે પરિણામો આ ઇન્સટ્રકશન ના મૂળ ક્રમને અનુરૂપ છે તેથી ઉદાહરણ તરીકે r0 આ લોડમાટેનું ટાર્ગેટ હતું કે આ મેમરી સરનામાંને અનુરૂપ કંટૈંટ એ r0 માં લોડ કરવામાં આવી હતી અને તે જ રીતે r0 એ પાછા આવવાનું પ્રથમ પરિણામ હતું તેથી આપણે આ વિશેષ સ્લાઇડમાં જે જોઈએ છીએ તે એ છે કે જો કોઈ પ્રોગ્રામ કોઈપણ રીતે અમલ થાય જેને આપણે આઉટ ઓફ ઑર્ડર તરીકે ઓળખાવીએ છીએ પરંતુ આખરે પ્રોસેસર દ્વારા ઓર્ડર પુનસ્થાપિત કરવામાં આવે છે જેથી પરિણામો અથવા રજિસ્ટર રિજલ્ટ એ અપેક્ષા સાથે મેળ ખાશે તો આપણે અહીં જે અવલોકન કરીએ છીએ તે છે કે આપણી પાસે આઉટ ઓફ ઑર્ડર એક્ઝેક્યુશન હોવા છતાં પણ પ્રોગ્રામનું પરિણામ બરાબર એ જ હશે અન્ય સુવિધા જે ઘણા આધુનિક માઇક્રોપ્રોસેસર માં લોકપ્રિય છે તે છે સ્પેકયુલેશન એક્ઝેક્યુશન સ્પેકયુલેશન એક્ઝેક્યુશન નો ઉપયોગ પ્રોસેસર ની કામગીરી સુધારવા માટે થાય છે તેથી ચાલો આપણે એક નાનું ઉદાહરણ લઈએ અને આપણી પાસે પહેલાની જેમ ઇન્સટ્રકશન નો સેટ છે અને એક મહત્વપૂર્ણ ઇન્સટ્રકશન જે આ ઉદાહરણ માટે મહત્વપૂર્ણ છે તે છે આ 0 ના હોય તો લેબલ પરનો જંપ છે અહીં જે થાય છે તે એ છે કે આ કમપેરીઝન ઇન્સટ્રકશન પર આધાર રાખીને જો r0 એ r1 ની બરાબર હોય તો 0 ફ્લેગ પ્રોસેસર ની અંદર સેટ થાય છે અને પરિણામે 0 ના હોય તો લેબલ પરનો જંપ થશે નહીં અને પ્રોગ્રામ ચાલુ રહેશે બીજી બાજુ જો r0 એ r1 ની બરાબર ન હોય તો 0 ફ્લેગ રીસેટ કરવામાં આવે છે અથવા બીજા શબ્દોમાં 0 ફ્લેગ 0 ની બરાબર હોય છે અને તે આ પ્રોગ્રામ કાઉન્ટરને આ લેબલ પર લઇ જાય છે અને અહીંથી પ્રોગ્રામ ચલાવવાનું શરૂ કરશે અથવા બીજા શબ્દોમાં 0 ફ્લેગ નું મૂલ્ય 1 હોય તો આ ઇન્સટ્રકશન અમલ થશે બીજી બાજુ જો 0 ફ્લેગ ની કિંમત 0 હોય તો ત્યાં એક જંપ છે જે લેબલ પછીની ઇન્સટ્રકશન અમલ કરશે હવે આ વસ્તુ સાથે સમસ્યા પર્ફોમન્સ દ્રષ્ટિકોણથી આવે છે જ્યારે પણ આ જંપલાગશે પ્રોસેસર માં આંતરિક રીતે આખી પાઇપલાઇન ફ્લશ થઈ જશે અને લેબલ ને અનુરૂપ નવી ઇન્સટ્રકશન મેમરી માંથી મેળવવામાં આવશે હવે અદ્યતન અથવા ખૂબ જ લોકપ્રિય તાજેતરના માઇક્રોપ્રોસેસર પાસે નોંધપાત્ર મોટી પાઇપલાઇન હોય છે અને પરિણામે ત્યાં ઘણી સો અથવા તેથી ઇન્સટ્રકશન હશે જે પાઇપલાઇનમાં હાજર હોઈ શકે તેથી જ્યારે પણ આ રીતે કોઈ અન્ય મેમરી સ્થાન પર બ્રાન્ચ કરવામાં આવે છે ત્યારે આ આખી પાઇપલાઇન ફ્લશ થઈ જશે અને ટાર્ગેટ મેમરી માંથી નવી ઇન્સટ્રકશન મેળવવાની જરૂર રહે છે તેથી આ કારણે તે ઓવરહેડનું કારણ બની શકે છે તેથી માઇક્રોપ્રોસેસર જે કરે છે તે આ કામગીરીનો ઓવરહેડ્સ ઘટાડવા માટે તેઓ કોઈ જંપ ઇન્સટ્રક્શન ના પરિણામ વિશે અનુમાન લગાવે છે ઉદાહરણ તરીકે પ્રોસેસર અનુમાન લગાવે છે કે આ જંપ પછીની ઇન્સટ્રકશન આ ઇન્સટ્રકશન હશે અને તેથી તે આ ઇન્સટ્રકશન ને મેમરી માંથી મેળવવાની શરૂઆત કરશે અને તેને સ્પેકયુલેશન રીતે ચલાવવાનું શરૂ કરશે આનો અર્થ શું છે કે આ ઇન્સટ્રકશન નાં પરિણામો શું છે જ્યાં સુધી આ જમ્પ ઇન્સટ્રક્શન ખબર નથી ત્યાં સુધી તેનું પરિણામ જાણી શકાય નહીં તેથી ચાલો આપણે આ વિશિષ્ટ કેસ પર વિચાર કરીએ પ્રોસેસર ની અંદર સૌ પ્રથમ ઇન્સટ્રકશન કે જે 0 ના હોય તો લેબલ પરનો જંપ ને અનુસરે છે તે મેમરી માંથી મેળવવામાં આવશે અને તે સ્પેકયુલેશન રીતે ચલાવવામાં આવશે હવે જ્યારે આપણે ખરેખર આ ઇન્સટ્રકશન ચલાવીએ છીએ અથવા r0 r1 ની તુલના કરીએ અને ચાલો ધારીએ કે પરિણામ r0 r1 ની બરાબર છે 0 ફ્લેગ સેટ થયેલ છે હવે આવા કિસ્સામાં આ ખાસ ઇન્સટ્રકશન 0 ના હોય તો લેબલ પરનો જંપ નિષ્ફળ જશે અને ઇન્સટ્રકશન જે તેને અનુસરે છે તેનો અમલ કરવાની જરૂર છે પરંતુ પ્રોસેસર ની અંદર જે થાય છે તે એ છે કે આ ઇન્સટ્રકશન પહેલાથી જ સ્પેકયુલેશન રીતે ચલાવવામાં આવી છે અને એકમાત્ર વસ્તુ જે કરવાનું છે તે છે કે આ ઇન્સટ્રકશન નાં પરિણામો રાખવાના છે તેથી પ્રોસેસર શું કરે છે કે એકવાર આ 0 ના હોય તો લેબલ પરનો જંપ નું પરિણામ આ કિસ્સામાં પ્રાપ્ત થાય છે તેનો અર્થ એ છે કે અનુમાન સાચો છે પ્રોસેસર ફક્ત પરિણામો અને વિવિધ રજિસ્ટર r0 r2 સરનામું 2 અને r4 ને અનુરૂપ પરિણામો આપશે તેથી આપણે અહીં શું પ્રાપ્ત કરીએ છીએ તે છે કે આ સરખામણી પૂર્ણ કર્યા પહેલાં અને 0 ના હોય તો લેબલ પરનો જંપ ઇન્સટ્રકશન પર જંપ મારતા પહેલા પણ પ્રોસેસર આ પ્રકારના ઇન્સટ્રકશન નો સ્પેકયુલેશનકરી લે અને પછી આ ઇન્સટ્રકશન ફક્ત ત્યારે જ કમ્પેટ કરે છે અને 0 ના હોય તો લેબલ પરનો જંપ નું પરિણામ મળે છે હવે જે વસ્તુ તમે પૂછશો તે એ છે કે આ જ્યારે r0 એ r1 ની બરાબર હોય ત્યારે ઉદાહરણ માટે સરસ રીતે કામ કરશે પરંતુ જ્યારે r0 એ r1 ની બરાબર ન હોય ત્યારે શું થાય આવા કિસ્સામાં જ્યારે r0 એ r1 ની બરાબર ન હોય ત્યારે આપણે જાણીએ છીએ કે 0 ફ્લેગ શૂન્ય પર સેટ કરવામાં આવશે અને 0 ના હોય તો લેબલ પરનો જંપ ને પરિણામે અમલને આ ઇન્સટ્રક્શન માં સ્થાનાંતરિત કરવામાં આવશે જે લેબલ ને અનુસરે છે તેથી આ સ્થિતિમાં આ ઇન્સટ્રકશન ને અનુસંધાનમાં ચલાવવામાં આવી છે પ્રોસેસર ને ખ્યાલ આવશે કે હકીકતમાં આ અટકળો ખોટી હતી અને આ ઇન્સટ્રકશન ખરેખર અમલમાં ન હતી પરિણામે અનુમાનિત પરિણામો કાઢી નાખવામાં આવે છે અને લેબલ બાદની ઇન્સટ્રકશન થી અમલ ચાલુ રહે છે આપણે જે જોશું તે એ છે કે સ્પેકયુલેશન સંભવત પ્રોગ્રામની કામગીરીમાં સુધારો કરી શકે છે તેથી જ્યારે પ્રોસેસર આ કિસ્સામાં યોગ્ય રીતે એક્ઝેક્યુટ થાય છે જ્યારે r0 એ r1 ની બરાબર હોય ત્યારે પર્ફોમન્સ મેળવવામાં આવે છે કારણ કે સ્પેકયુલેશન ઇન્સટ્રકશન ખરેખર વધુ ઝડપી દરે પ્રતિબદ્ધ થઈ શકે છે બીજી બાજુ જ્યારે સ્પેકયુલેશન ખોટી છે જેમ કે આ કિસ્સામાં r0 એ r1 ની બરાબર નથી તો પછી તમામ અનુમાનિત ઇન્સટ્રકશનના પરિણામને કાઢી નાખવામાં આવે છે અને ત્યાં એક ઓવરહેડ છે બધી આધુનિક પ્રક્રિયાઓ તેમના પર્ફોમન્સને મહત્તમ બનાવવા માટે યોગ્ય રીતે સ્પેકયુલેશનઅનુમાન લગાવવાનો પ્રયાસ કરે છે બીજો કેસ જ્યાં અટકળો પણ અવલોકન કરવામાં આવે છે તે આ રીતે કંઈક છે અહીં આપણે જે કર્યું છે તે છે કે આપણે આ 0 ના હોય તો લેબલ પરનો જંપ ઇન્સટ્રકશનને r0 ડિવાઇડ r1 સાથે બદલી નાંખ્યું છે હવે આપણે જાણીએ છીએ કે અહીં કેટલીક વસ્તુઓ ચાલી રહી છે એક તો આઉટ ઓફ ઓર્ડર છે અને સ્પેકયુલેશનપણ છે અને શું થાય છે કે આ ડીવાઇડ ચલાવવામાં આવે તે પહેલાં પણ તે સ્પેકયુલેશન હોઈ શકે છે કે આ ડીવાઇડ ને અનુસરતી ઇન્સટ્રકશન સ્પેકયુલેશન હોઈ શકે તેથી ત્યાં એક સમસ્યા હશે જે જો r1 0 ની બરાબર થાય તો આવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે divide by zero આવશે અને પરિણામે પ્રોસેસર ને સ્પેકયુલેશનઅમલને કાઢી નાખવાની જરૂર રહેશે તેથી પરિણામે જો r1 0 ની બરાબર હોય તો બધી સ્પેકયુલેશન રીતે ચલાવવામાં આવતી ઇન્સટ્રકશન ને કાઢી નાખવાની જરૂર રહેશે જાન્યુઆરી 2018 માં શું બતાવવામાં આવ્યું હતું કે પ્રોસેસર ની સીક્રેટ માહિતી મેળવવા માટે આ આઉટ ઓફ ઑર્ડર અને સ્પેકયુલેશન અમલનો ઉપયોગ કરી શકાય છે તો ચાલો આપણે કોડ ના આ નાના સ્નિપેટ ને ધ્યાનમાં લઈએ ત્યાં 3 ઇન્સટ્રકશનછે જેમાં એક એકસેપશન આપનાર ઇન્સટ્રકશન છે તેથી આ ઉદાહરણ તરીકે ડીવાઇડ r0 r 1 અને કેસ જ્યાં r1 બરાબર 0 છે પછી આપણી પાસે 4૦66 લોકેશનમાં એરેમાં મેમરી નો વપરાશ છે જો આપણે સામાન્ય કામગીરીમાં આ બે ઇન્સટ્રકશન નું મૂલ્યાંકન કરીએ તો શું થશે તે છે એકસેપશન આપનાર ઇન્સટ્રકશન ને કારણે એરેમાં આ મેમરી એક્સેસ ક્યારેય નહીં થાય જો કે આઉટ ઓફ ઑર્ડર અને સ્પેકયુલેશન ને કારણે પ્રોસેસર ની અંદર શું થાય છે તે ધ્યાનમાં લઈએ તો એરે 4096 માં સ્પેકયુલેશન રીતે એક્ઝિક્યુટ થઈ શકે છે અને જ્યારે એકસેપશન ઇન્સટ્રકશન આવે ત્યારે એરે ડેટાને અનુરૂપ પરિણામોને કા ઢી નાખવામાં આવશે હવે આ નવા એટેક એ ખરેખર જે બતાવ્યું તે તે હતું કે આવા કિસ્સામાં સ્પેકયુલેશનને કારણે પ્રોસેસર પરિણામ કાઢી નાખે છે જોકે આ મેમરી સ્પેકયુલેશન ના અમલને કારણે પ્રોસેસર ની સ્થિતિ પર અસર કરે છે પ્રોસેસર કેશ માં તે હોઈ શકે છે અથવા બ્રાન્ચ પ્રેડીક્ટર એક્સેસ થતાં ડેટાને અનુરૂપ ફેરફાર કરી શકે છે તેથી આ વિશિષ્ટ આકૃતિ બતાવે છે કે આ પ્રોગ્રામ કેવી રીતે એક્ઝેક્યુટ કરે છે આપણી પાસે ઇન્સટ્રકશન નો સેટ છે જે એક્ઝેક્યુટ થાય છે અને પછી એક એકસેપશન છે અને જ્યારે પ્રોસેસર માં ખરેખર આ એક્ઝેક્યુટ થાય છે ત્યારે શું થાય છે તે છે કે આ ઇન્સટ્રકશન માંથી ઘણી આઉટ ઓફ ઑર્ડર અને સ્પેકયુલેશનરીતે ચલાવવામાં આવશે તેથી એવું થઈ શકે છે કે એકસેપશન ને પગલે આ ઇન્સટ્રકશન વિના આ ઇન્સટ્રકશન સ્પેકયુલેશન રીતે ચલાવવામાં આવી શકે છે જો કે અહીં અસ્તિત્વમાં છે તેવા એકસેપશન ને કારણે સ્પેકયુલેશન રીતે ચલાવવામાં આવતી ઇન્સટ્રકશન ના પરિણામો કાઢી નાખવામાં આવશે જો કે જે જોયું છે તે એ છે કે આ સ્પેકયુલેશન રીતે ચલાવવામાં આવતી ઇન્સટ્રકશન ની મેમરી અક્ષની અંદર સહી હોઇ શકે છે ઉદાહરણ તરીકે અહીં જે બનશે તે એ છે કે તમારી મેમરી અક્ષો હશે જે સ્પેકયુલેશન રીતે કરવામાં આવે છે અને એરે ડેટાને ચકાસણીને લગતા ડેટાને 4096 કેશ મેમરી માં લોડ કરવામાં આવશે તો આ વિશિષ્ટ આકૃતિમાં જે બતાવવામાં આવ્યું છે તે છે જો તમે પેજ નંબરો અને x અક્ષ પર નજર નાખો અને મેમરી એક્સેસ સમય જોઇયે જે આપણે જોઈએ છીએ તે છે કે સ્પેકયુલેશન અમલને કારણે મેમરી એક્સેસ સમય ડેટાના મૂલ્યને અનુરૂપ થોડું ઓછું હોઈ શકે તેથી અહીં ઉદાહરણ તરીકે ડેટાની ની કિંમત 84 છે અને તેથી 84 મી પૃષ્ઠ પર જે અવલોકન કરવામાં આવે છે તે છે કે મેમરી નો એક્સેસ કરવાનો સમય ઓછો છે આ ખાસ સ્લાઇડમાંથી એ હકીકત જોવાની છે કે આ ખાસ પ્રોગ્રામની આ 3 લાઇન છે આ લાઇન 1 ની એકસેપશન ને લીધે ક્યારેય બીજી બે લાઇન ચલાવવામાં આવી નથી તેમ છતાં પ્રોસેસર ની માઇક્રો આર્કિટેક્ચરલ સ્થિતિ માં આ ત્રીજી લાઇન દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે આ મેમરી એક્સેસ દ્વારા ચાલો નજર કરીએ મેલ્ટડાઉન પર આ એક એટેક હતો જે જાન્યુઆરી 2018 માં મળી આવ્યો હતો અને તેમાં બતાવ્યું કે આપણે કર્નલ સ્પેસના ભાગોમાંથી સીક્રેટ માહિતી કેવી રીતે વાંચી શકીએ એટેક ખરેખર કેવી રીતે કાર્ય કરે છે તે પહેલાં આપણે પ્રક્રિયાની વર્ચુઅલ સરનામાંની સ્પેસ જોવી પડશે પહેલાંના લેક્ચરમાં આપણે જોયું તેમ વર્ચુઅલ સરનામાંની સ્પેસ માં બે ઘટકોનો સમાવેશ છે તેથી તેમાં યુઝર સ્પેસનો સમાવેશ થાય છે જ્યાં તમારો લાક્ષણિક કોડ સ્ટેક હિપ અને અન્ય ડેટા સેગમેન્ટ્સ હાજર હોય અને કોઈ ચોક્કસ મેમરી સ્થાનની ઉપર તમારી પાસે કર્નલ સ્પેસ હોય છે રિંગ 0 રિંગ 1 રિંગ 2 અને રિંગ 3 જેવા વિવિધ સંરક્ષણ પદ્ધતિઓ ખાતરી આપે છે કે જ્યારે તમે યુઝર મોડમાં ચલાવતા હો ત્યારે પ્રોગ્રામ ફક્ત પ્રોસેસના યુઝર સ્પેસ ભાગનું અવલોકન કરે છે બીજી બાજુ જ્યારે સિસ્ટમ કોલ આવે છે અથવા તમે કર્નલ સ્પેસ અથવા ઑપરેટિંગ સિસ્ટમમાં ચલાવી રહ્યા છો ત્યારે કર્નલ સ્પેસ સહિતની સંપૂર્ણ વર્ચુઅલ સરનામાં સ્પેસ વત્તા યુઝર ની સ્પેસ નું અવલોકન કરી શકો છો સામાન્ય રીતે 32 બીટ લિનક્સમાં કર્નલ આ બાઉન્ડ્રી 0xC0000000 સ્થાન પર હાજર છે આ ચોક્કસ સ્થાનની ઉપરનું કોઈપણ મેમરી સરનામું કર્નલ સ્પેસ ને અનુરૂપ છે અને આ સ્થાનની નીચેનો કોઈપણ મેમરી સરનામું યુઝર સ્પેસ નું છે હવે મેલ્ટડાઉનમાં જે દર્શાવ્યું તે એ છે કે એક સહેલાઇથી એટેક નો ઉપયોગ કરીને સ્પેસ્યુલેશન કરે છે તે યુઝર સ્પેસ પ્રોગ્રામ થી તે કર્નલ સ્પેસ ના સમાવિષ્ટોને વાંચી શકશે બીજા શબ્દોમાં કહીએ તો યુઝર સ્પેસ કર્નલ સ્પેસ માં હાજર કોડ અને ડેટા વાંચવામાં સમર્થ હશે તેથી આ એટેક એ એકદમ સરળ છે માની લઈએ કે યુઝર સ્પેસમાં પ્રોગ્રામ ચાલે છે અને પ્રોગ્રામમાં આ બે line લખેલી છે પહેલી લાઈન ipointer અહીં આપણી પાસે પોઇન્ટર વેરિયેબલ છે અને ચાલો આપણે માની લઈએ છીએ કે પોઇન્ટર વેરિયેબલ આ લોકેશન તરફ નિર્દેશ કરે છે હવે બીજા સ્ટેટમેંટ માં એરે જે અહીં હાજર છે i 256 તે સ્થાન પર એક્સેસ કરવામાં આવે છે તેથી આ બે ઇન્સટ્રકશન નો અંતિમ પરિણામ એ છે કે આ પોઇન્ટર ને અનુરૂપ એરેનો એક વેરિયેબલ i માં મૂકવામાંઆવે છે તેથી આ ખાસ લોડ ને કારણે આપણે પ્રોસેસર આર્કિટેક્ચરને કારણે જે જાણીએ છીએ તે એ છે કે અનુરૂપ એરેની કંટૈંટ આઇ 256 ને મુખ્ય મેમરી માંથી વિવિધ કેશ માં લોડ કરવામાં આવશે અને તે પ્રોસેસર રજીસ્ટરમાં થી એકમાં પણ લોડ થઈ જશે તે આના જેવું લાગે છે જ્યારે બીજું સ્ટેટમેંટ એરેના i 256ને અનુરૂપ બ્લોક ચલાવવામાં આવે છે DRAM માંથી કેશ મેમરી માં કોપિ કરવામાં આવશે અને અનુરૂપ રજિસ્ટર માં પણ નકલ કરવામાં આવશે હવે આ તે છે પ્રોગ્રામના સામાન્ય કામગીરી દરમિયાન થાય છે હવે આપણે કહી શકીએ કે આપણે એક પોઈંટર ક્રાફ્ટ કરીશું જે કર્નલ સ્પેસ તરફ નિર્દેશ કરે છે તેથી હવે આપણે પ્રથમ સ્ટેટમેંટ માં જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે કર્નલ સ્પેસ માંથી કેટલીક કન્ટેન્ટને i વેરિએબલ પર લોડ કરશું જેથી આપણે જાણીએ કે કર્નલ સ્પેસ યુઝર સ્તરના પ્રોગ્રામથી એકસેસીબલ નથી હવે આ એક એકસેપશન માં પરિણમશે અને પ્રોગ્રામ સમાપ્ત થશે તેથી જો કે આઉટ ઓફ ઑર્ડર અને પ્રોસેસર ની સ્પેકયુલેશન અમલને કારણે બીજું સ્ટેટમેંટ સ્પેકયુલેશન રીતે ચલાવવામાં આવશે પરિણામે આપણી પાસે આ સ્ટેટમેંટ આ મેમરી સ્થાનની કિંમત i માં વાંચવા અને સ્પેકયુલેશન કીય રીતે એરે i 256 ને એક્સેસ કરવા માટે હશે આમ એરે એ સ્થાન પર એક્સેસ કરવામાં આવશે જે આ કર્નલ સ્પેસ મેમરી સ્થાનમાં હાજર ડેટા પર આધારિત છે આમ આપણે જોયું તે પહેલાં એરેમાં હાજર ડેટાના એક બ્લોકને કેશ માં લોડ કરવામાં આવશે આપના માટે અહીં જે સેટ એક્સેસ થાય છે તેનું નિરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે હવે આ કર્નલ સ્પેસ મેમરી સ્થાનમાં હાજર મેમરી મૂલ્યના આધારે કારણ કે આ મેમરી સ્થાન એરેમાં ઇંડેક્સ કરવા માટે વપરાય છે ઇંડેક્સ થયેલ સ્થાન આ બહુવિધ સેટમાંના એકને એક્સેસ કરી શકે છે તેથી સામાન્ય રીતે શું થશે તે તે છે કે જો કોઈ એટેકર બીજા ઓપરેશન દરમિયાન આમાંથી કયા સેટને એક્સેસ કરી શકે તે નક્કી કરવામાં સક્ષમ છે તો એટેકર પછી i ની કિંમત વિશે થોડી માહિતી મેળવી શકશે તેથી આ એટેકર તે કરવા માટે તે પ્રાઇમ અને પ્રોબ જેવું કંઈક ઉપયોગ કરશે અને તપાસ કરશે કે કેશ નો ક્યો સેટ ખરેખર પહેલા ઉપયોગમાં હતો એટેકર એરેના દરેક એલિમેંટને એક્સેસ કરવાનું શરૂ કરશે નોંધ લો કે ટેબલમાં પ્રથમ એલિમેંટ કેશમાં હાજર નથી અને પરિણામે કેશ મિસને કારણે મેમરી એક્સેસનો સમય મોટો હશે એ જ રીતે જો એટેકર બીજા એલિમેંટને એક્સેસ કરે છે તો તે કેશ મિસ પણ પરિણમે છે કારણ કે તે કેશ માં ઉપલબ્ધ નથી બીજી બાજુએ જ્યારે આ એટેકર છેવટે આ વિશિષ્ટ મેમરી સ્થાનને એક્સેસ કરે છે ત્યારે આ કેશ માં આ વિશિષ્ટ એલિમેંટ હાજર હોવાના કારણે તે કેશ હિટ મેળવશે હવે એટેકર આ ચોક્કસ સ્થાનની મેમરી એક્સેસ માટે આ ઓછા અમલના સમયનો ઉપયોગ કરશે તેથી i ની કેટલીક માહિતીને ઓળખશે અને તેથી કર્નલ સ્પેસ માં આ વિશિષ્ટ મેમરી સ્થાનમાં શું હતું તે વિશેની કેટલીક માહિતી નક્કી કરવામાં સમર્થ હશે તેથી જો તમે પાછા જાઓ અને આ વિશેષ સ્લાઇડ જુઓ તો આપણે જોઈએ છીએ તે છે કે જ્યારે i ની કિંમત 84 છે તે એક્ઝેક્યુશનનો સમય બતાવે છે જે તે એરેમાંની બધી મેમરી એક્સેસની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછો છે આમ એટેકર ને ખબર છે કે i નું મૂલ્ય 84 છે બીજા શબ્દોમાં કર્નલ સ્પેસ મેમરી નું મૂલ્ય 84 ની કિંમત ધરાવે છે આ સરળ ઉદાહરણ બતાવ્યું કે કેવી રીતે કોઈ એટેક કરનાર ઇન્ટેલ પ્રોસેસર ની સુવિધાઓનો ઉપયોગ કરી શકે ફક્ત આ બે સ્ટેટમેંટમાં ચાલાકી કરીને કર્નલ સ્પેસ કોડ અથવા ડેટા વાંચવા માટે સક્ષમ બનશે અને પ્રોસેસર ને સ્પેકયુલેશન રીતે ચલાવવા માટે મજબૂર કરશે અને પછી મેમરી એક્સેસ સમયના મૂલ્યાંકન દ્વારા સ્પેકયુલેશન રીતે ખરેખર શું ચલાવવામાં આવ્યું હતું તે ઓળખવાનો પ્રયાસ કરશે આભાર